આપણે છેલ્લા લેકચરમાં વિસ્તૃત સપાટી પર ચર્ચા શરૂ કરી ઉષ્મા વહન દર માટેનો ઉષ્માનયન પ્રકાર અનિવાર્યપણે ન્યુટનના નિયમ એટલે કે ઉષ્મા પરિવહનાંક ઉષ્મા પરિવહન વિસ્તાર અને અનુરૂપ તાપમાન તફાવત ΔT સ્નેપશોટ જુઓ દ્વારા આપવામાં આવે છે A માટે પેટાલિપિ s એ ઉષ્મા પરિવહનની સપાટીના ક્ષેત્રફળનો સંદર્ભ આપે છે કારણ કે તે બહુવિધ સ્વરૂપ પ્રણાલી છે જ્યાં ઉષ્માનું પરિવહન ઘનથી તેની આસપાસ ફરતા તરલ સુધી હોય છે કોઈપણ ઉષ્મા પરિવહનના સાધન અથવા ઉષ્મા પરિવહન પ્રણાલીનો ઉદ્દેશ આવશ્યકપણે જો ઉષ્માનો અપવ્યય કરવા ઇચ્છતા હોય તો ઉષ્મા વહન દર વધારવાનો અથવા ઉષ્માનો અપવ્યય ન કરવા ઇચ્છતા હોય તો ઉષ્મા વહન દર ઘટાડવાનો છે પરંતુ કોઈ ચોક્કસ ચેમ્બરનું તાપમાન જાળવવાનો છે આવશ્યકપણે તે પ્રણાલીમાંથી તેની આસપાસના પર્યાવરણમાં થતી ઉષ્માની પરિવહનની માત્રાના નિયમન માટે ઉકળે છે વધારવા માટેની એક રીત એ છે કે ઉષ્મા પરિવહનની સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરવો કે જે ફિન્સ નામની પ્રણાલી દ્વારા કરી શકાય છે તેથી આપણે આજના લેકચરમાં ફિન્સના વિવિધ પ્રકાર શું છે અને આ પ્રકારની સપાટીઓમાં ઉષ્મા પરિવહન પ્રક્રિયાને કેવી રીતે સમજવી એ જોવા જઇ રહ્યા છીએ તેથી એક સામાન્ય ઉદાહરણ ઘણી બધી ફિન્સનું લઈએ જે એક ઘનના આધારમાંથી બહાર ફેલાયેલી છે

દરેક ફિન્સની ઉપરની નીચેની તેમજ બાજુની સપાટીઓમાંથી ઉષ્માનું પરિવહન થાય છે તેથી આપણે સ્વૈર આકાર ધરાવતી ફિન્સની ધારણા કરીએ સામાન્ય સ્વૈર આકાર સ્નેપશોટ જુઓ સાથે ચાલો આપણે તેને ચલિત આડછેડના ક્ષેત્રફળવાળી પ્રણાલી ધારીએ આપણે આ વ્યાપક વિસ્તૃત સપાટીના ચોક્કસ ઉદાહરણો અને ચોક્કસ કિસ્સાઓ લઈશું ધારો કે આપણે આવી વ્યાપક પ્રણાલીમાં ઉષ્મા પરિવહન પ્રક્રિયાને પ્રમાણિત કરવા માંગીએ છીએ તો આપણે તાપમાનનું વિતરણ શોધવાની જરૂર છે અને તાપમાનનું વિતરણ શોધવા માટે આપણે ઊર્જા સંતુલન લખવાની જરૂર છે ચાલો આપણે એક નાનું તત્વ dx લઈએ જેની કિમ્મત x દિશામાં 0 થી L ની વચ્ચે છે ચાલો માની લઈએ કે કોઈ તરલ આ પદાર્થમાંથી દરેક જગ્યાએ તાપમાન T એ વહી રહ્યું છે સ્થાયી અવસ્થાની સ્થિતિ પણ ધારી લો આગળ એવું માની લઈએ કે ઉષ્મા પરિવહન એક પરિમાણિક છે જેનો અર્થ છે કે ઉષ્મા પરિવહન ફક્ત x દિશામાં છે જેના પરિણામે દરેક x પર આપણે માનીએ કે આડછેદનું તાપમાન સમાન છે જે સૂચવે છે કે તે આડછેદમાં તાપમાન પ્રચલન 0 છે પરંતુ જો દ્વિ પરિમાણિક ગુણોત્તર એટલે કે આડછેદની ત્રિજ્યા નોંધપાત્ર રીતે પદાર્થની લંબાઈ કરતાં નાની છે તો પછી તે ધારવું વ્યાજબી છે કે આડછેદમાં પ્રચલન નહિવત છે જો દ્વિ પરિમાણિક ગુણોત્તર નોંધપાત્ર છે એટલે કે જો તેનું મૂલ્ય એકની નજીક છે તો તે માનવું ખોટું છે કે આડછેદનું તાપમાન સમાન છે આડછેદમાં પ્રચલન હશે અને તે ધ્યાનમાં લેવું પડશે અને તેના માટે ત્રણ પરિમાણિક ઊર્જા સંતુલનની જરૂર પડશે જે આપણે પછીના લેક્ચર્સમાં જોઈશું ઊર્જા સંતુલન કઈ રીતે લખવું મે તમને પેહલા લેકચરમાં જે મંત્ર કહ્યો હતો એ યાદ કરો પ્રવેશ - ઉત્પાદન પેદાશ સંચય સ્નેપશોટ જુઓ પર્યાવરણમાં ગુમાવેલી ઉષ્માને પેદાશમાં યોગ્ય નિશાની મૂકી ગણી શકાય ધારો કે હું જાડાઈ dx વાળો સ્નેપશોટ જુઓ એક આડછેદ દોરું છું Ac એ ઉષ્માવહનના આડછેદનું ક્ષેત્રફળ છે નોંધ લો કે આડછેદનું ક્ષેત્રફળ સૈદ્ધાંતિક રીતે અક્ષીય સ્થિતિનું વિધેય છે એટલે કે Ac એ x નું વિધેય છે ઉષ્મા પરિવહનનો ઉષ્માનયન પ્રકાર ખરેખર આ પદાર્થની વક્ર સપાટીવાળા વિસ્તારમાંથી થાય છે વક્ર સપાટીના વિસ્તારમાં તરલ વહી રહ્યું છે અને તેથી વક્ર સપાટીવાળા વિસ્તાર થકી ઘનમાંથી તરલ સુધી ઉષ્માનો વિનિમય થાય છે અને અલબત્ત ઉષ્માનું પરિવહન છેડાથી પણ થશે નોંધ લો કે x 0 મૂળભૂત રીતે જોડાયેલા આધાર ફિનને અનુરૂપ છે તે તરલ સાથે સંપર્કમાં નથી અને આ રીતે ફક્ત વક્રિય સપાટી અને ફિનની અગ્રણી ધારથી ઉષ્માનું વિનિમય થશે માની લો કે dqconv એ વિનિમય કરેલી ઉષ્માની માત્રાનો તફાવત છે જે તત્વની જાડાઈ dx ધરાવતી વક્ર સપાટીમાંથી બહાર નીકળે છે છે અને તરલ પ્રવાહમાં મોકલવામાં આવે છે સ્થાયી અવસ્થા સ્થિતિમાં ઊર્જા સંતુલન આપવામાં આવે છે qx qxdx dqconv0 ૧ ફોરિયરના નિયમ પરથી qx kACdTdx નોંધ લો કે સૈદ્ધાંતિક રીતે જો તે ચલિત આડછેદના વિસ્તારની સમસ્યા હોય તો Ac એ સ્થાનનું વિધેય હોઈ શકે

નોંધ લો કે ઉષ્માવહનના કિસ્સામાં સમીકરણ ૪ માં ડાબી બાજુ પર ચોખ્ખો ઉષ્મા પરિવહન દર તાપમાન પ્રચલન અને આડછેડના વિસ્તારના પ્રચલન એમ બંનેનું વિધેય છે કે જે તમે ઉષ્માનયનના કિસ્સામાં જોયું છે એનાથી વિપરીત છે કારણ કે અહીં વહન આડછેડના વિસ્તારને સમાંતર થાય છે અને આપણે એમ ધાર્યું હતું કે ઉષ્માનયન માટે ચાલક બળ એ સ્થાનિક તાપમાન પ્રચલન છે તેથી સમીકરણ ૪ માં ડાબી બાજુનું વિસ્તરણ થઈ શકે છે જે સ્વૈર ભૂમિતિ માટે સામાન્ય સંતુલન આપે છે સ્નેપશોટ જુઓ સૈદ્ધાંતિક રીતે તમે સામાન્ય ઊર્જા સંતુલન ઉપરથી પણ આવું જ સમીકરણ તારવી શકો છો સ્થાયી અવસ્થાએ q 0 હોવાથી સામાન્યકૃત ત્રણ પ્રમાણિક ઊર્જા સંતુલન k∇2T 0 બરાબર છે નોંધ લો કે વક્ર સપાટીથી થતું ઉષ્માનું પરિવહન સ્નેપશોટમાં બતાવ્યા પ્રમાણે હવે ત્રિજયાવર્તી દિશામાં સીમા અવસ્થા તરીકે દેખાશે કારણકે આપણે કહ્યું હતું કે આડછેદ પ્રચલન નહિવત છે આપણે આ નમૂના સમીકરણનું r ના સંદર્ભમાં સંકલન કરી ત્રિજયાવર્તી યામો માટે સાચા વજનનો ઉપયોગ કરી અને સીમાની અવસ્થાઓ મૂકતાં તે લાગુ કરી શકીએ છીએ સ્નેપશોટ જુઓ આ સામાન્યકૃત સમીકરણથી જવાનો રસ્તો છે અને હકીકતમાં આપણે આ વિશે ચર્ચા કરીશું નહીં પરંતુ આ પ્રકારની ધારણાને ઇજનેરીમાં આંશિક અથવા સરેરાશ કહેવામાં આવે છે તે એક ખૂબ જ સામાન્ય તકનીક છે જેનો ઉપયોગ વિવિધ ઇજનેરી પ્રણાલીના નમૂનાકરણ દરમિયાન કરવામાં આવે છે જો કોઈ ચોક્કસ સમસ્યા માટે દ્વિ પરિમાણિક ગુણોત્તર એટલે કે ત્રિજ્યાલંબાઈ ઘણો નજીવો હોય તો કોઈ સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે